હેલો અને સિક્યોર સિસ્ટમ એન્જિનિયરીંગ અભ્યાસક્રમના આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે પહેલાનાં લેક્ચર્સમાં આપણે બફર ઓવર્રેડ નબળાઈઓ તરફ ધ્યાન આપ્યું હતું અને પછી આપણે ફોર્મેટ સ્ટ્રિંગ નબળાઈઓ પણ જોયું આ વ્યાખ્યાનમાં આપણે નબળાઈના બીજા પ્રકાર પર ધ્યાન આપીશું જે પૂર્ણાંક ઓવરફ્લો નબળાઈઓ તરીકે ઓળખાય છે ચાલો આપણે એક નાના ઉદાહરણથી પ્રારંભ કરીએ તેથી ચાલો આપણે અહીં આ વિશેષ પ્રોગ્રામને ધ્યાનમાં લઈએ અને આ પ્રોગ્રામમાં આપણે જે કરીએ છીએ તે 2 દલીલો argv1 અને argv2 છે હવે argv1 એ એક આવશ્યક પૂર્ણાંક નંબર છે અને તેથી આપણે argv1 ને i ની આ વેલ્યુમાં કન્વર્ટ કરીએ છીએ પછી આપણે i ની આ વેલ્યુ કોપી કરી શકીએ છીએ કે કેમ તેની તપાસ કરીએ S એ 80૦ ની બરાબર છે જો આમ છે તો આપણે Oh no you do not એવું સ્ટેટમેન્ટ છાપીશું અને 1 રિટર્ન કરીશું જો s ની કિમત 80 કરતાં ઓછી હોય તો પછી આપણે argv2ને આ ચોક્કસ બફર માં કોપી કરીશું અને અંતે તે બફર માં 0 ઉમેર્શુ અને તેથી અપેક્ષિત વર્તણૂક કંઈક આના જેવી હશે જ્યારે આપણે આ પ્રોગ્રામ ચલાવી જે પહોળાઈ 1 તરીકે ઓળખાય છે ત્યારે આપણે 5 ને નિર્દિષ્ટ કરીએ છીએ અને આપણે argv2 ને હેલો તરીકે ઉલ્લેખિત કરીએ છીએ પછી આપણે શું કર્યું તે છે કે હેલો સ્ક્રીન પર છાપવામાં આવે છે બીજી બાજુ જો તમે નિર્દિષ્ટછો argv1 ને 80 કરો તો તે અહીં આપેલા Oh no you do not' સ્ક્રીન પર છાપવામાં આવે છે અને ત્યાં રિટર્ન 1 થશે આપણે આ ચેક બનાવવાનું કારણ એ છે કે આ સ્થાનિક બફર buf છે જે 80 બાઇટ્સનો છે હવે આ સી પ્રોગ્રામ ખૂબ સરળ લાગે છે તે કામ કરવાની દંડ લાગે પરંતુ ત્યાં એક સમસ્યા છે સમસ્યા એ છે કે આપણે s ને unsigned short તરીકે વ્યાખ્યાયિત કર્યું છે અને i પૂર્ણાંક છે જેમ તમે જાણો છો unsigned short નું મહત્તમ મૂલ્ય 2 16 1 સુધી રાખી શકાય છે જે 65535 છે બીજી બાજુ પૂર્ણાંક જે સામાન્ય રીતે 4 બાઇટ્સ 32 બીટ વેલ્યુ સુધી સ્ટોર કરી શકે છે જો i 65535 કરતા વધારે હોય તો એક ઓવરફ્લો જોવા મળે છે અને તેથી s ને કાપવામાં આવે છે તેથી i એ 65536 ને બરાબર છે તો s 0 બનશે કારણ કે તે માત્ર 16 બીટ કિંમત ધરાવે છે 0 છે આવા કિસ્સાઓમાં શું બને છે કે આપણે આ પ્રોગ્રામને યુક્તિથી અપેક્ષા કરતાં વધુ વસ્તુ પ્રિન્ટ કરવા લઈ શકો છો ઉદાહરણ માટે ધારોકે argv1 બીજા શબ્દોમાં i એ 65537 છે તો s ની કિંમત 1 થશે હવે s 1 ની કિંમત ધરાવે છે જે ચોક્કસપણે 80 કરતાં ઓછી છે તેથી આ પરીક્ષણ નિષ્ફળ જશે અને આપણે આ ભાગ પર આવીશું અહીં તમે નોટિસ કરો કે આપણે argv2 કે buff માં i થી કોપી કરી છે નહીં કે s થી તેથી argv2 માં થી 65537 બાઇટ્સ buff માં કોપી થશે તેથી આ એક ખામી બનાવી શકો અને પ્રોગ્રામ ક્રેશ થઈ શકે છે પરંતુ તે ખરેખર કેટલું ભિન્ન છે તે સમજવાનો હેતુ પૂરો કરે છે તપૂર્ણાંક ઑવરફ્લોની નબળાઈઓ ત્રણ પ્રકારની છે પ્રથમ પહોળાઈ ઓવરફ્લોને કારણે છે બીજું એરીથમેટીક ઓવરફ્લોને કારણે છે જ્યારે ત્રીજું સાઇન અને અન સાઇન સમસ્યાઓના કારણે છે તેથી આપણે આ કિસ્સાઓમાંના કેટલાકને ઉદાહરણો સાથે જોશું અને જોઈએ કે પ્રોગ્રામમાં શું ખોટું થઈ શકે છે અને કોઈ હુમલો કરનાર કેવી રીતે કંઈક કરી શકશે જેની અપેક્ષા ન હોય તેથી ચાલો પહોળાઈ ઓવરફ્લો સાથે પ્રારંભ કરીએ આ આપણે જોયેલા દાખલાની ખૂબ નજીક છે અને જ્યારે આપણે ટાઇપકાસ્ટિંગ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે તે મોટે ભાગે સંબંધિત છે તેથી ઉદાહરણ તરીકે જો આપણે અહીં પૂર્ણાંકને 11223344 થી નિર્ધારિત કર્યો છે અને આપણને ખબર છે કે આ પૂર્ણાંક 32 બિટ્સ લેશે તો બીજી બાજુ આ કેરેક્ટર તેમજ short અનુક્રમે 8 બિટ્સ અને 16 બિટ્સ લેશે તેથી જ્યારે આપણે ખરેખર આ પ્રકારના નિવેદનો જ્યાં આપણે a1 ને a2 માં ટાઇપકાસ્ટ કરવાનો પ્રયાસ કરી અથવા al ને short પૂર્ણાંક a3માં ટાઇપકાસ્ટ કરોતેથી જો આપણે હવે a1 a2 અને a3 નામૂલ્યો પ્રિન્ટ કરી તો આપણે આ કિંમતો મળે જે a2 અને a3 એ a1 માં થી 8 બીટ અને 16 બીટ અનુક્રમે કપાયેલો મૂલ્ય છે હવે ચાલો એરીથમેટીક ઓવરફ્લોઝ ને જોઇયે અને એરીથમેટીક ઓવરફ્લોઝને સમજવા માટે આપણે આ પ્રોગ્રામને જોઇયે આપણે પૂર્ણાંક l ને 0x4 ત્યારબાદ 7 0s ની પ્રારંભિક કિમતથી વ્યાખ્યાયિત કરીએ છીએ અને જ્યારે આપણે આ મૂલ્યનું પ્રિન્ટ કરીએ છીએ ત્યારે અપેક્ષા મુજબ દશાંશ અને હેક્સા દશાંશ સંકેત આપણને મળે છે હવે ચાલો જોઈએ કે જ્યારે આપણે આ l પર કેટલાક કામગીરી કરીએ છીએ તો ચાલો આપણે કહીએ કે આપણે l લઈએ છીએ અને 0 ઉમેરીએ છીએ ત્યારબાદ 7 0s પછી આપણે જે પ્રાપ્ત કરીએ છીએ ત્યારેની કિંમત x 0 હોય છે અને આવું થાય છે કારણ કે 0x4 પછી 7 0s આવે છે વત્તા 7 0 સે અનુસરતા 0x7 32 0 સે અનુસરતા 1 ની કિંમત હશે અને ત્યારથી એક્સ પણ પૂર્ણાંક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે માત્ર 32 બીટ કિંમત રાખી શકે છે અને તેથી પરિણામો 33rd બીટ ની લગભગ અવગણના થશે અને એક્સ 0 ની કિંમત મેળવ્શે જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે સમાન પ્રકારના એરીથમેટીક ઓવરફ્લો જોઇ શકાય છે ઉદાહરણ તરીકે તમે તેને 4 વડે ગુણાકાર લો અને જ્યારે આપણે તેને પ્રિન્ટ કરીએ છીએ ત્યારે તમે જોશો કે પરિણામ 0 છે બીજું એક ઉદાહરણ છે જ્યારે આપણે એલ લઈએ છીએ અને 0xf 7 fs બાદ કરીયે છીએ તે કંઈક છે જેની અપેક્ષા નથી ઉદાહરણ તરીકે જ્યારે આપણે બાદબાકી કરીએ છીએ ત્યારે આપણને 0x4 મળે છે ત્યારબાદ 6 0s અને પછી 1 આનું કારણ સાઇન સંકેત છે કે 0x નું આ મૂલ્ય બધા fs બેના પૂરક સૂચનમાં 1 તરીકે લેવામાં આવે છે તેથી તે એલ 1 1 છે જે વત્તા 1 છે અને તેથી તમારું પરિણામ આવશે એલ પ્લસ 1 જે આ મૂલ્ય છે હવે ચાલો આપણે કેટલાક સરળ નબળાઈઓ જોઈએ જે એરીથમેટીક ઓવરફ્લો નબળાઈઓનો ઉપયોગ કરે છે આ ખાસ ઉદાહરણથી શરૂ કરી જ્યાં આપણે બતાવીશું કે આપણે મેલોક દ્વારા ફાળવેલ જગ્યા સાથે કેવી રીતે ચાલાકી કરી શકીએ આપણે જે કરીએ છીએ તે સરળ છે ફંક્શન 2 પરિમાણો લે છે અને પૂર્ણાંકની એરે લંબાઈ દ્વારા અનુસરવામાં આવે છે અને પછી આપણે લંબાઈને પૂર્ણાંકોના કદમાં મેલોક કરીએ છીએ તમે જાણો છો કે સામાન્ય રીતે તમે કેવી રીતે મેલોક બનાવશો કારણ કે આપણે પૂર્ણાંક એરે જોઈએ છે અને દરેક પૂર્ણાંકો 4 બાઇટ્સનો છે તેથી આપણે સામાન્ય રીતે લેન પૂર્ણાંકનું કદકરીએ છીએ અને આપણે તપાસીએ છીએ કે મેલોક સફળતાપૂર્વક થયું છે કે નહીં અને પછી આપણે એરેને myarr માં કોપિ કરીએ છીએ આ ફંકશનની સમસ્યા એ છે કે ઇનપુટ લંબાઈ વપરાશકર્તા દ્વારા સેટ કરવામાં આવી છે તેથી વપરાશકર્તા ખૂબ મોટી સંખ્યા આપી શકે છે તેથી જ્યારે તમે 4થી તેનો ગુણાકાર કરો ત્યારે તે કદ એરીથમેટીક ઓવરફ્લો હોઈ શકે છે અને મૂલ્ય પસાર કરેલું મૂલ્ય પાછું આપે છે અને પછી મેલોકમાં પસાર થયેલી કિંમત ખૂબ નાની સંખ્યા હોઈ શકે છે આમ મારો એરે ખૂબ નાના મેમરી કદ સાથે ફાળવવામાં આવે છે લૂપ માટે હવે આમાં શું બનશે કારણ કે આપણે જોઈએ છીએ કે લૂપ I માટે 0 થી len થી ઓછા પર ચાલે છે હવે લેન આપણે ખૂબ મોટી સંખ્યા તરીકે નિર્દિષ્ટ કર્યું છે અને તેથી આપણે અહીં જે જોઈએ છીએ તે છે કે આપણે મેલોકને વિનંતી કરી શક્યા છે અને વિનંતી કરેલા બાઇટ્સની સંખ્યાને ઓવરફ્લો કરી શક્યા છે આ રીતે આપણે મેળવેલું એરે ખૂબ ઓછું છે અને આપણે મારા એરેમાં બફર ઓવરફ્લો કરી શકીએ છીએ જેથી આપણે પહેલા જોયું હોય કે આપણે જ્યારે આવા બફર ઓવરફ્લો બનાવતા હોઈએ ત્યારે તેનો શોષણ થઈ શકે છે પછીની વસ્તુ જે આપણે જોઈએ છીએ તે અનસાઇન પૂર્ણાંકો અને નબળાઈઓ છે જે સાઇન અને અનસાઇન પૂર્ણાંકો હોવાને કારણે થઈ શકે છે તેથી આપણે જાણીએ છીએ કે સાઇન પૂર્ણાંકોનું અર્થઘટન મોસ્ટ સિગ્નિફિક્ન્ત બીટ નો ઉપયોગ કરીને કરવામાં આવે છે જો મોસ્ટ સિગ્નિફિક્ન્ત બીટ1 પર સેટ કરેલું હોય તો સંખ્યા નકારાત્મક સંખ્યા તરીકે સેટ થઈ છે જો મોસ્ટ સિગ્નિફિક્ન્ત બીટ 0 પર સેટ કરેલી હોય તો સંખ્યાને સકારાત્મક સંખ્યા તરીકે અર્થઘટન કરવામાં આવે છે આ અનપેક્ષિત પરિણામો તરફ દોરી શકે છે ખાસ કરીને જ્યારે તમે તુલના અને એરીથમેટીક કરી રહ્યા હો તેથી ચાલો આપણે આ ખૂબ નાનું ઉદાહરણ લઈએ આપણે જે કર્યું તે છે કે આપણે પૂર્ણાંક l ને 0 x 7 ત્યારબાદ 7 fs કર્યો છે તેથી આ સૌથી મહતમ 4 બાઇટ માં આવતું સાઇન પૂર્ણાંકનું મૂલ્ય છે તેથી આપણે શું કરીએ છીએ કે આપણે એલના આ મૂલ્યમાં 1 ઉમેરીએ છીએ અને શું થાય છે તે જોવાનું છે તેથી જ્યારે આપણી પાસે 1 હોય ત્યારે આપણે જોયું તે સૌથી નાની નકારાત્મક સંખ્યામાં ખૂબ મોટી હકારાત્મક સંખ્યામાં આશ્ચર્યજનક રીતે બદલાય છે તેથી આ પરિણામની હંમેશા અપેક્ષા રાખવામાં આવતી નથી અને તેથી તે એક નબળાઈ છે તેથી ચાલો સાઇન અર્થઘટનવાળી એક નબળાઈ જોઈએ જે કમપેર અને અને પછી કોપી કરે છે તેથી ચાલો આ ફંકશન પર એક નજર કરીએ જ્યાં આપણે શું કરીએ છીએ તે આપણે પરિમાણ લંબાઈ લઈએ છીએ જે ઇનપુટ છે પછી ચેક કરો કે len એ kbuf માપ કરતા વધારે છે Kbuf એ અહીં એક સ્થાનિક છે અને તેમાં 800 બાઇટ્સનો ડેટા છે અને જો લેન આ 800 બાઇટ્સ કરતા ઓછું અથવા બરાબર હોય તો આપણે if સ્ટેટમેંટમાં જઈશું નહીં પરંતુ memcpy કરીએ જ્યાં આપણે બફરને kbuf પર કોપી કરીએ છીએ તેથી આ ખાસ ફંકશનમાં નબળાઈ શું છે 1લી તમે જોશો તો len એ સાઇન પૂર્ણાંક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને જો તમે મેન પેજિસ પર નજર કરો તો memcpy માં આ 3rd પરિમાણ છે તે આ size t n જે lenને અનુલક્ષે છે તે ખરેખર અનસાઇન પૂર્ણાંકો તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી આપણી પાસે અનસાઇન પૂર્ણાંકો છે તેથી આપણે અહીં જે જોયું તે એ છે કે સાઇન પૂર્ણાંકમાંથી અનસાઇન પૂર્ણાંકો માટે એક ઇમ્પલિસીટ પ્રકારનો કાસ્ટિંગ થાય છે ઉદાહરણ તરીકે જો આપણે લેન માં 1 આપીએ 1 ચોક્કસપણે 800 કરતા ઓછું છે અને તેથી જો આ રિટર્ન ખોટું પડે છે અને આ રીટર્ન સ્ટેટમેંટ એક્ઝેક્યુટ થતું નથી પરંતુ આપણી પાસે memcpy ચલાવવામાં આવશે હવે જ્યારે memcpy ચાલશે તેની અપેક્ષા ત્રીજા પરિમાણમાં અનસાઇન પૂર્ણાંકો હોવો જોઇયે તેથી ત્યાં ઇન્ટરનલ કાસ્ટિંગ થશે હવે સાઇન પૂર્ણાંકમાં 1 અનસાઇન એ આ ખૂબ મોટી કિંમત 2 પાવર 31 1 છે અને તેથી આપણે જે મેળવી રહ્યા છીએ તે બફર ઓવરફ્લો છે શું થઈ શકે છે કે આપણી પાસે એક મોટો બફ હશે જે 800 બાઇટ્સ કરતાં વધુ મોટો હોઈ શકે છે તેથી આપણે બફર ઓવરફ્લો મળે જે પછી શોષણ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે તો ચાલો આપણે અહીં આ ફંકશનનું બીજું ઉદાહરણ જોઈએ જ્યાં આપણે આ ચોક્કસ ગ્લોબલ કોષ્ટક જેમાં 800 મૂલ્યો છે તેમાં એક વિશિષ્ટ એન્ટ્રી ભરવા માગીએ છીએ આપણે પ્રથમ પરિમાણ તરીકેની તે કિંમત અને સ્થાનને બીજા પરિમાણ તરીકે પાસ કરીએ આપણે આખરે શું કરવા માગી છીએ કે tableposval મેડવવા માગી છીયેતેથી આ કરી તે પહેલાં આપણે તપાસ કરી આપણે તપાસો કે જો POS ટેબલ ના કદ integer ના કદ કરતાં વધારે છે તેથી કોષ્ટકનું કદ 800 ગુણ્યા 4 ભાંગ્યા પૂર્ણાંકનું કદ હશે તેથી આ 2 મળીને 800 થશે આપણે આ તપાસ કરીએ હશે અને આપણે ચકાસાયેલ છે કે કેમ તે POS આ ટેબલ માટે માન્ય અનુક્રમણિકા છે તેથી જો માત્ર પછી આપણે val ને POS માં કોપી કરીજેથી નોંધ એક વસ્તુ છે કે આ નિવેદન tablepos val ખરેખર નીચે મુજબ એક્ઝેક્યુટ થયેલ છે તેથી આવશ્યકપણે આ વિધાન tablepos val અર્થ table pos sizeof val તરીકે થાય છે હવે આપણે શું આપણે POS ને પૂર્ણાંકોના કદ 4 દ્વારા ગુણાકાર કરી કોષ્ટકના શરૂઆતના સરનામે એડ કરીયે છીયે અને તે ચોક્કસ સ્થાન આપણે val કિંમત ભરવા હવે નબળાઈ આ બિંદુએ છે આ કોડની સમસ્યા એ છે કે pos એ પૂર્ણાંક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે અને તેથી તે સકારાત્મક તેમજ નકારાત્મક મૂલ્યો બંનેને લઈ શકે છે જો આપણે નકારાત્મક મૂલ્ય આપીએ pos માટે ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે pos 1 ની બરાબર છે તો આ જો નિવેદનમાં 800 કરતા વધારે 1 હશે અને નિશ્ચિતરૂપે આ નિવેદન ખોટું હશે બીજી બાજુ જ્યારે આપણે અહીં આ નિવેદન પર આવીએ ટેબલ એક POS એ val ને સમાન હશે અહીં POS એક અનસાઇન કિંમત તરીકે લેવામાં આવે છે તેથી 1 જે POS છે તે હકારાત્મક કિંમત તરીકે અર્થઘટન કરવામાં આવે છે અને તેથી આપણે ટેબલમાં ખૂબ જ મોટું સકારાત્મક મૂલ્ય ઉમેરવામાં આવે છે જે બફર ઓવરફ્લોનું કારણ છે તેથી val ચોક્કસ સ્થાને સ્ટોર થઈ શકે છે જે કોષ્ટકના વાસ્તવિક કદ કરતા વધુ મોટું છે તો ચાલો પૂર્ણાંક ઓવરફ્લો નબળાઈનું બીજું ઉદાહરણ જોઈએ તેથી આનું ઉદાહરણ અહીં આ ફંક્શનમાં આપવામાં આવ્યું છે જેથી આ ફંક્શન શું કરે છે તે 2 પેકેટ સ્વીકારે છે તે બફર 1 અને બફર 2 છે તેથી આ 2 પેકેટો સોકેટ્સ દ્વારા મેળવવામાં આવે છે અને તે પછી તે શું કરે છે તે ધારે છે કે આ દરેક પેકેટોના પ્રથમ 4 બાઇટ્સ પેકેટનું કદ ધરાવે છે તેથી ઉદાહરણ તરીકે બફર 1 આ રીતે કંઈક દેખાશે તેના પહેલા 4 બાઇટ્સ જેવો કદ અને બાકીના બાઇટ્સમાં પેલોડ હશે અને સમાન રચના બફર 2 માં પણ હાજર છે તેથી આ 2 memcpy સૂચનો સાથે આપણે size1 એ buffer1 માટે પેલોડ માપ અને size2 માટે buffer2 માટે પેલોડ માપ હોઈ છે હવે આપણે આ 2 વસ્તુઓને એક સાથે કદ મેળવવા માટે ઉમેરીએ છીએ અને પછી આપણે શું કરીએ છીએ કે આપણે બફર 2 સાથે બફર 1ને ભરીશું તેથી આગામી આપણે શું આપણે માત્ર પોઇન્ટર માં સંગ્રહિત કરીશું પણે બંને buffer1 અને buffer2 ને સંગ્રહિત કરીશું બીજા શબ્દોમાં કહીએ તો તેમાંના બફર 1અને બફર 2 જોડાણ કરી અને પછી આપણે કદ રિટર્ન કરીએ છીએ size1 અને size2 આ ચોક્કસ પેકેટ્સ દ્વારા સેટ કરવામાં આવે છે પછીની વસ્તુ તમે જોશો કે size1 અનસાઇન int છે અને size2 પૂર્ણાંક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે હવે આ ફંકશન અહીં size1 વત્તા size2 તમને vulnerability આપશે તેથી જમણી બાજુ આપણે અનસાઇન પૂર્ણાંક છે જ્યારે ડાબી બાજુ પર આપણે પૂર્ણાંક છે તેથી જો size1 અને size2 પર્યાપ્ત મોટા છે આપણે કદની નકારાત્મક કિંમત મળે છે આ માપ ફંકશન દ્વારા પરત કરવામાં આવે છે અને તે callee ફંકશન માટે એક ઓવરફ્લો માં પરિણમી શકે છે કારણ કે કદ નકારાત્મક કિંમત હોઈ શકે છે કેમ કે તે ખૂબ મોટી કિંમત હોઈ શકે છે size1 અને size2 બીજી બાજુ કદ પર મોટા સાઇન ઇન પૂર્ણાંકો તરીકે ઉલ્લેખિત આમાં શું થશે પરિણામે memcpy મૂલ્ય ખૂબ મોટી બફર હોઈ શકે છે size1 તેમજ size2 ખૂબ મોટી બીજી બાજુ કદ પણ નકારાત્મક સંખ્યા હોઈ શકે છે તેથી આ કોલ ફંકશનમાં બફર ઓવરફ્લોમાં પરિણમી શકે છે આ ફંકશન કરવા માટે તમારા માટે આ એક નાનકડી એક્સરસાઇજ છે જેને store into buffer કહેવામાં આવે છે જેમાં આપણી પાસે max buf size કદનું સ્થાનિક બફર છે max buf size times 64 ગુણ્યા 1024 તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જો નંબર જે ઇનપુટ તરીકે પસાર થાય છે તે મહત્તમ કદ કરતા વધારે હોય તો આપણે પાછા ફરી નહીં તો આપણે ગ્લોબલ બફરને memcpy કરીએ છીએ અને બાઇટ્સની સંખ્યા num દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે છે આ ફંકશનની નબળાઈ શું છે એક ખૂબ પ્રખ્યાત માલવેર છે જે ખરેખર પૂર્ણાંક ઓવરફ્લો નબળાઈઓનો થોડો ઉપયોગ કરે છે તે સ્ટેજફ્રેટ બગ તરીકે ઓળખાય છે તેથી આ ચોક્કસ ભૂલ Joshua Drake દ્વારા શોધી કાઢવામાં આવી હતી અને 27 જુલાઈ 2015ના રોજ જાહેર કરવામાં આવી હતી તેથી સ્ટેજફ્રાઈટ સોફ્ટવેર એ એન્ડ્રોઇડ એપ્લિકેશંસ માટે સી માં અમલમાં મૂકાયેલું એક સોફ્ટવેર છે અને બગને કારણે તે ખરેખર ઘણાં કાર્યો કરી શકે છે જેમ કે તે તમારા મોબાઇલ ફોન પર વિશેષાધિકૃતતા વધારવાના હુમલા જેવા કારણો હોઈ શકે છે અથવા તે ફોન પર મનસ્વી કોડ ચલાવી શકે છે તેથી બગનો સાર એમપી 3 અને એમપી 4 ફાઇલો પર આધારિત છે તેથી આ એટેકર શું કરે છે તે સારી રીતે રચિત એમપી 4 ફાઇલો બનાવે છે જે પછી સ્ટેજફેરેટ લાઇબ્રેરી દ્વારા ડીકોડ કરવામાં આવે છે અને પછી આ એમપી 4 ફાઇલો ડિઝાઇન કરવામાં આવી છે જેથી તે નબળાઈને વધારી શકે અને પછી પેલોડને એક્ઝિક્યુટ કરવા માટેનું કારણ બને છે અથવા તેનાથી વિશેષાધિકારોમાં વધારો થઈ શકે છે આ વિચાર આ વિશિષ્ટ બંધારણ પર આધારિત છે તેથી આપણે અહીં જે જોઈએ છીએ તે છે કે આ રચનામાં 2 એરેનો સમાવેશ થાય છે તે એક એરે અણુ કહેવાય છે અને બીજો એરે છે જેને ડેટા કહેવામાં આવે છે જે કદ લંબાઈ છે હવે આ વિશિષ્ટ બંધારણ એમપી 4 ફાઇલમાં હાજર છે તેથી તમે જે જુઓ છો તે એ છે કે કોઈ એટેકર દૂષિત લંબાઈ મૂલ્ય સાથે એમપી 4 પેકેટ બનાવી શકે છે આ બ્રોકન કોડ બતાવે છે તેથી ઘણી બધી બાબતો છે જે શામેલ છે તેથી હું તેની વિગતોમાં જઈશ નહીં ત્યાં ઘણી ઓવરફ્લો નબળાઈઓ છે જે 32 બીટ પ્લેટફોર્મ પર કરવામાં આવે છે તે પહોળાઈનો ઓવરફ્લો હતો જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે 64 બીટ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર તે એરીથમેટીક ઓવરફ્લો હતો જે થયો હતો હવે આ ફંક્શનમાં અહીં આ 2 નિવેદનો છે જે હેડરમાંથી લેવામાં આવે છે તેથી હેડર એમપી 4 ફાઇલમાં હાજર છે અને તે એટેકર દ્વારા સેટ કરી શકાય છે આ ભાગ મેલોક વત્તા અરે સાઇઝ માટે વપરાય છે આ અનસાઇન પૂર્ણાંક 8 ના કદનો એરે છે જે કેરેકટર એરે છે તેથી અહીં જે ઓવરફ્લો થાય છે તે એ હકીકતને કારણે છે કે આ હેડર 0 એમપી 4 ફાઇલમાંથી આવે છે અને તે એટેકર દ્વારા બદલી શકાય છે ઉદાહરણ તરીકે હેડરનું મોટું મૂલ્ય સેટ થઈ શકે છે અને તેનાથી વિવિધ પ્લેટફોર્મ પર પહોળાઈ ઓવરફ્લો અથવા એરીથમેટીક ઓવરફ્લો થઈ શકે છે સંદર્ભો સ્ટેજફ્રેટ બગ